કરંટ સોર્સ તેના ઉપરના વોલ્ટેજને ધ્યાનમાં લીધા વિના કરંટ I ને જાળવી રાખે છે આ સમગ્ર કરંટ સોર્સ ઉપરનો વોલ્ટેજ છે આ કરંટ સોર્સ દ્વારા કરંટ છે અને હંમેશની જેમ પાવર પ્રોડક્ટ V ગુણ્યા I છે હવે કરંટ સોર્સની IV લાક્ષણિકતાઓ જ્યાં વોલ્ટેજ અને કરંટ બંને પોઝિટિવ હોય તો કરંટ સોર્સ પાવરને શોષી લે છે જ્યારે બીજા ક્વોડ્રન્ટમાં જ્યાં કરંટ પોઝિટિવ છે અને વોલ્ટેજ નેગેટિવ છે કરંટ સોર્સ પાવર ડિલીવર કરે છે તેવી જ રીતે જો તમે નેગેટિવ મૂલ્ય ધરાવતો કરંટ સોર્સ લીધો હોય તો પછી ચાલો હું આને ચોથા ક્વોડ્રન્ટમાં કંઈ પ્રાઇમ કહું છું જ્યાં કરંટ નેગેટિવ છે અને વોલ્ટેજ પોઝિટિવ છે કરંટ સોર્સ પાવર ડિલીવર કરે છે અથવા તે નેગેટિવ પાવરને શોષી લે છે અને ત્રીજા ક્વોડ્રન્ટમાં તે પાવરને શોષી લે છે તેથી વોલ્ટેજ સોર્સની જેમ કરંટ સોર્સ કાં તો પાવર ડીલીવર કરી શકે છે અથવા શોષી શકે છે તેથી જો તે પાવર ડીલીવર કરી શકે છે તો તે પેસિવ પણ નથી હવે કરંટ સોર્સનો કેસ વોલ્ટેજ સોર્સ જેવો જ છે હું હજુ પણ એક ઉદાહરણ બતાવીશ ચાલો કહીએ કે મારી પાસે 5 કિલો ઓહ્મ રઝિસ્ટર સાથે 1 મિલિએમ્પનો કરંટ સોર્સ જોડાયેલ છે અને પહેલાની જેમ I પેસિવ સાઇન કન્વેન્શન અનુસાર રઝિસ્ટરના વોલ્ટેજ અને કરંટ તરીકે VR અને IR પસંદ કરીશ અને પેસિવ સાઇન કન્વેન્શન અનુસાર કરંટ સોર્સમાંથી V1 અને I1 પસંદ કરીશ તેથી તે એકદમ સ્પષ્ટ છે કે 1 મિલિએમ્પ 5 કિલો ઓહ્મ રઝિસ્ટરમાંથી વહે છે તેથી આ ટર્મિનલ્સ વચ્ચે 5 વોલ્ટનો વોલ્ટેજ દેખાય છે આના ઉપરથી આપણે જાણીએ છીએ કે V1 એ 5 વોલ્ટ છે અને આ કરંટ I1 જે કરંટ સોર્સની દિશાની વિરુદ્ધ દિશામાં છે I1 અહીં માઈનસ 1 મિલિએમ્પ છે તેથી તેમનું પ્રોડક્ટ P1 કે જે V1 ગુણ્યા I1 છે તે માઈનસ 5 મિલી વોટ છે અને જ્યાં સુધી રઝિસ્ટરની વાત છે VR 5 વોલ્ટ છે અને IR 1 મિલિએમ્પ છે અને તેમનું પ્રોડક્ટ 1 મિલિએમ્પ ગુણ્યા 5 વોલ્ટ છે જે 5 મિલી વોટ છે તેથી આ કિસ્સામાં કરંટ સોર્સ આ 5 મિલી વોટ ડિલિવરી કરી રહ્યું છે અથવા માઈનસ 5 મિલ વોટ્સનું નિરીક્ષણ કરી રહ્યું છે અને રઝિસ્ટર 5 મિલી વોટ્સનું અવલોકન કરી રહ્યું છે હવે વોલ્ટેજ સોર્સની જેમ જો તમારી પાસે રઝિસ્ટીવ નેટવર્ક સાથે એક જ કરંટ સોર્સ જોડાયેલ હોય તો આ પાવર ડિલિવરી કરશે કારણ કે નેટવર્કમાં પાવર અથવા એનર્જીનો તે એકમાત્ર સોર્સ છે બીજી બાજુ જો તમારી પાસે અનેક સોર્સો છે અને હું વોલ્ટેજ અને કરંટ બંને સોર્સ બતાવીશ તો અમારી પાસે ફક્ત રઝિસ્ટરો વાળા નેટવર્ક સાથે જોડાયેલા અનેક સોર્સો છે પછી આમાંના કેટલાક સોર્સો પાવરને શોષી શકે છે અને તેમાંથી ઓછામાં ઓછું એક પાવર ડીલીવર કરશે તેથી આની શક્યતા ખૂબ જ છે ચાલો આપણે આ દિશામાં 5 મિલિએમ્પ કરંટ સોર્સનું એક સરળ ઉદાહરણ લઈએ જે 10 વોલ્ટના વોલ્ટેજ સોર્સ સાથે જોડાયેલા નીચેની દિશામાં 2 મિલિએમ્પ કરંટ સાથે પેરેલલ છે તેથી ફરીથી હું ઔપચારિક રીતે કરંટોને વ્યાખ્યાયિત કરીશ જ્યારે તમે આ લગભગ આપોઆપ V1 I1 V2 I2 અને V3 I3 કરી શકો છો તેથી સૌ પ્રથમ એક સરળ સર્કિટ વિશ્લેષણ મૂળભૂત રીતે કિર્ચોફનો કરંટ લૉ તમને કહે છે કે અહીં આ કરંટ સોર્સને કારણે આપણી પાસે અહીં 5 મિલી એમ્પીયર છે અને તે કરંટ સોર્સને કારણે અહીં આપણી પાસે 2 મિલી એમ્પીયર છે તેથી તેનો અર્થ એ છે કે અમારી પાસે 3 મિલિએમ્પ છે તેથી આમાંથી આપણે બધું જાણીએ છીએ અને આ ત્રણ એલિમેન્ટ્સ પેરેલલ છે તેથી તે બધામાં આપણી પાસે 10 વોલ્ટ છે તેથી V1 એ 10 વોલ્ટ છે અને I1 એ માઈનસ 5 મિલી એમ્પીયર છે તેથી પ્રથમ કરંટ સોર્સ 5 મિલિએમ્પ કરંટ સોર્સ માઈનસ 50 મિલ વોટ્સના પાવરને શોષી રહ્યો છે જે માઈનસ 5 મિલિએમ્પ્સ ગુણ્યા 10 વોલ્ટ છે બીજા કરંટ સોર્સમાં પણ 10 વોલ્ટ છે અને V2 એ 10 વોલ્ટ છે અને I2 વત્તા 2 મિલિએમ્પ્સ છે જે આ દિશામાંથી સ્પષ્ટ છે અને V2 જે 20 મિલી વોટના પાવરને શોષી રહ્યું છે અને છેલ્લે વોલ્ટેજ સોર્સ છે V3 નો વોલ્ટેજ 10 વોલ્ટ અને 3 મિલિએમ્પ્સમાંથી કરંટ I3 છે તેથી તે 30 મિલી વોટ્સને શોષી રહ્યું છે ફરીથી સરવાળો પહેલાની જેમ 0 છે પરંતુ હવે આપણે જોઈએ છીએ કે આ પાવર ડિલિવરી કરી રહ્યું છે અને આ બંને પાવરને શોષી રહ્યાં છે જેમ કે વોલ્ટેજ સોર્સની જેમ કરંટ સોર્સ પાવરને શોષી અથવા ડીલીવર કરી શકે છે અને આ ઉદાહરણમાં આપણી પાસે ત્રણ ઈન્ડિપેન્ડેન્ટ સોર્સ છે તેમાંથી એક પાવર ડીલીવર કરે છે અને અન્ય બે પાવર શોષી લે છે